નમસ્તે R માં k નીઅરેસ્ટ નેબર્સના ઈમ્પલીમેન્ટેશન ના આ લેકચરમાં તમારું સ્વાગત છે આ લેકચરમાં આપણે શું કરવા જઈ રહ્યા છીએ તે તમને R માં આ kNN અલ્ગોરિધમનું ઈમ્પલીમેન્ટેશન કેવી રીતે કરવું તે સમજાવવા માટે આપણે એક કેસ સ્ટડી તરીકે તેનો ઉપયોગ કરીને પરિચય આપવાનો છે આપણે કેસ સ્ટડીના સમસ્યાના વાક્ય થી શરૂ કરીશું અને આપણે બતાવીશું R નો ઉપયોગ કરીને આ કેસ સ્ટડી ને કેવી રીતે હલ કરવો પ્રક્રિયામાં આપણે બતાવીશું કે ડોટ સીએસવી લે માંથી ડેટાને કેવી રીતે વાંચી શકાય R ની વર્કસ્પેસમાં લોડ કરવામાં આવતા ડેટાને કેવી રીતે સમજવું અને knn ફંક્શનનો ઉપયોગ કરીને k નીઅરેસ્ટ નેબર્સઅલ્ગોરિધમનું કેવી રીતે ઈમ્પલીમેન્ટેશન કરવું અને પરિણામોને કેવી રીતે સમજવું તે પણ આપણે વાત કરીશું જે આ knn અલ્ગોરિધમ આપણને આપે છે કેસ સ્ટડીમાં જતાં પહેલાં ચાલો આપણે પ્રો રઘુના પાછલા લેકચરમાંથી કેટલાક મુખ્ય મુદ્દાઓ પાછા જોઈએ જો તમને યાદ હોય તો knn ખાસ કરીને વર્ગીકરણ એલ્ગોરિધમ તરીકે વપરાય છે તે એક સુપરવાઇસ્ડ અલ્ગોરિધમ છે જ્યારે હું કહું છું કે સુપરવાઇસ્ડ અલ્ગોરિધમ તો તેનો અર્થ એ છે કે તે ડેટા કે જે તમને આપવામાં આવે છે તે ડેટા લેબલ થયેલ હોવો જોઈએ અને knn એ નોનપેરામેટ્રિક પદ્ધતિ છે તેથી આ નોનપેરામેટ્રિક પદ્ધતિનો અર્થ એ છે કે ડેટામાંથી જ ક્લાસિફાયર ના પેરામીટર્સનો કોઈ સાર નીકળતો નથી અને આ knn અલ્ગોરિધમમાં રહેલ કોઈ સ્પષ્ટ ટ્રેનીંગ તબક્કો નથી અને knn અલ્ગોરિધમ એ લેઝી લર્નિંગ અલ્ગોરિધમ છે કારણ કે જ્યાં સુધી તમે વર્ગીકરણ કરવાનું કહેશો નહીં ત્યાં સુધી તે કોઈ ગણતરી કરશે નહીં કારણ કે આપણે k નીઅરેસ્ટ નેબર્સ સાથે વ્યવહાર કરી રહ્યા છીએ ત્યારે knn અલ્ગોરિધમ સાથે કામ કરી રહ્યા હતા ને આપણે આ અંતરની આ ધારણા જોઈ હતી અને જે રીતે knn અલ્ગોરિધમ બહુમતી મત પદ્ધતિ દ્વારા કાર્ય કરે છે તેનો અર્થ એ છે કે જો તમે કોઈ ટેસ્ટ પોઈન્ટ આપો તો આપણે આપેલા ડેટામાંના તમામ ડેટા પોઇન્ટ્સથી ટેસ્ટ પોઈન્ટની અંતરની ગણતરી કરીએ છીએ અને તેને ચડતા ક્રમમાં ગોઠવીએ છીએ અને આપણે પહેલા k નીઅરેસ્ટ નેબર્સને પસંદ કરીએ છીએ અને તે દરેક આ ટેસ્ટ ડેટા માટે આપેલા મતના આધારે આપણે ટેસ્ટ ડેટા પોઇન્ટ માટે ક્લાસ આપશું તે જ રીતે knn કામ કરે છે ચાલો હવે આપણે કેસ સ્ટડી ની સમસ્યા ના વાક્ય ને વ્યખાયિત કરીએ આપણે આ કેસ સ્ટડી ને ઓટોમોટિવ સર્વિસ કંપની કેસ સ્ટડી તરીકે નામ આપ્યું છે ચાલો સમસ્યા નું વાક્ય જોઈએ ઓટોમોટીવ સર્વિસ ચેઇન આ સપ્તાહના અંતમાં તેના ભવ્ય નવા સર્વિસ સ્ટેશનનો પ્રારંભ કરશે તેઓ વિવિધ પ્રકારની કારની સર્વિસ આપે છે સ્ટેશનની અત્યારની ક્ષમતા દરરોજ 315 કારને સંપૂર્ણ ટેસ્ટ કરવી છે ઉદ્ઘાટન ઓફર તરીકે તેઓએ જે કર્યું છે તે છે તેઓ તેમની શરૂઆતના દિવસે આવનારી બધી કારોને મફત ટેસ્ટનો દાવો કરે છે અને તેઓ રીપોર્ટ આપશે કે તેને સર્વિસની જરૂર છે કે નહીં તે તેઓ જાણ કરશે જે બન્યું તે અણધારી રીતે થયું તેમની પાસે 450 કાર આવી હવે તેમની પાસે ફક્ત 315 કારને ટેસ્ટ કરવાની ટેસ્ટિંગ સુવિધા છે તેથી તેઓ બધી 450 કારને ખૂબ સારી રીતે ટેસ્ટ કરી શકશે નહીં અને સર્વિસમેન સામાન્ય કામકાજના સમય કરતા વધુ સમય કામ કરશે નહીં તેથી તેમણે જે કર્યું છે તે છે તે માટે તેઓએ આ પરિસ્થિતિમાં તેમની સહાય માટે ડેટા એનાલીસ્ટને રાખ્યો છે જો તમે ડેટા એનાલીસ્ટ હોવ જે આ ઓટોમોટીવ સર્વિસ સ્ટેશનના વ્યક્તિ દ્વારા લેવામાં આવે છે તો તમે આ નવા સર્વિસ સ્ટેશન માટેનો દિવસ કેવી રીતે બચાવી શકો છો તે સમસ્યાનું વાક્ય છે હવે ચાલો જોઈએ કે આ સર્વિસ સ્ટેશનના લોકો માટે ડેટા સાઈનટીસ્ટ કેવી રીતે એક દિવસ બચાવી શકે છે સર્વિસ સ્ટેશનમાં 315 કારની સંપૂર્ણ ટેસ્ટ કરવાની ક્ષમતા હોવાથી તેઓએ તમામ 315 કારની સંપૂર્ણ ટેસ્ટ કરી છે અને આ સર્વિસ ટ્રેઈનડેટા ડોટ સીએસવી માં ડેટા આપ્યો છે હવે 450 માંની બાકીની કાર માટે તેઓ બધા ડેટાની સંપૂર્ણ ટેસ્ટ કરી શકતા નથી અને તેઓએ ફક્ત તે જ એટ્રીબ્યુટ ટેસ્ટ કર્યા છે જે સરળતાથી માપી શકાય તેવા છે અને તેઓએ તેમને આ સર્વિસ ટેસ્ટ ડેટા ડોટ સીએસવીમાં આપી છે તેથી મૂળભૂત રીતે ડેટા સાઈનટીસ્ટ પાસે ટેસ્ટ ડેટા જેવો પાસે ડેટા જેમાં થોડા એટ્રીબ્યુટ અને સર્વિસની જરૂર છે કે નહીં તેવા લેબલ સાથે હોય છે અને તેની પાસે એક ડેટા પણ છે જેના માટે હવે અન્ય તમામ એટ્રીબ્યુટ હાજર છે તેની પાસે આ કોલમ નથી કે સર્વિસની જરૂર છે કે નહીં અહીંનો વિચાર એ છે કે કોઈ આ ડેટા સર્વિસ ટ્રેઇન ડેટાનો ઉપયોગ ટેસ્ટ ડેટામાં જે માહિતી હાજર છે તેના પર કમેન્ટ કરવા માટે આ સ્થિતિમાં સર્વિસની જરૂર છે કે નહીં તે કહેવા માટે કેવી રીતે કરે છે તેથી વિચાર એ છે કે સર્વિસ ટેસ્ટ ડેટા લે માંથી કારનું વર્ગીકરણ કરવા માટે આ knn ક્લસિફાયર તકનીકનો ઉપયોગ કરવાનો છે અને જેની જાતે ટેસ્ટ કરી શકાતી નથી અને કહી શકે કે સર્વિસની જરૂર છે કે નહીં હવે ચાલો જોઈએ કે તમે R માં આ કેસ સ્ટડીને કેવી રીતે હલ કરો છો પહેલા તમારે વસ્તુઓ તૈયાર કરવી પડશે જ્યારે હું કહું છું કે વસ્તુઓ તૈયાર રાખોતો મારો મતલબ છે કે તમારે વર્કિંગ ડિરેક્ટરીને ડિરેક્ટરી તરીકે સેટ કરવાની રહેશે જેમાં આપેલ ડેટા લેસ ઉપલબ્ધ છે તમે સેટ વર્કિંગ ડિરેક્ટરી કમાન્ડ નો ઉપયોગ કરીને કરી શકો છો અને અહીં તે સંબંધિત પાથ આપી શકો છો એ સિવાય તમે જીયુઆઇ વિકલ્પનો ઉપયોગ વર્કિંગ ડિરેક્ટરીને સેટ કરવા માટે પણ કરી શકો છો અને આ કમાન્ડનો ઉપયોગ R ના એન્વાયરમેન્ટમાંના બધા ચલોને સાફ કરવા માટે થાય છે તમે વર્કસ્પેસમાં ચલોને સાફ કરવા માટે એન્વાયરમેન્ટ હિસ્ટ્રી માં રહેલ પેનમાં બ્રશ બટનનો સારી રીતે ઉપયોગ કરી શકો છો અને બીજી મહત્ત્વની વાત એ છે કે આ knn ના ઈમ્પલીમેન્ટેશન માટે આપણને બે બીજા પેકેજીસની જરૂર છે જે કેરેટ અને ક્લાસ છે કોઈપણ એ આ કેરેટ અને ક્લાસ પેકેજો ઇન્સ્ટોલ કરવા પડશે જો તેઓ પહેલાથી ઇન્સ્ટોલ કરેલા ના હોય તેથી આ પેકેજોને ઇન્સ્ટોલ કરવા માટે ની રીત આપણે આપણા R મોડ્યુલોમાં સમજાવી છે કમાન્ડ વિન્ડો માં કમાન્ડ ઇન્સ્ટોલ ડોટ પેકેજીસ અને પેકેજ નામ અને કહીએ કે dependencies true નો ઉપયોગ કરીને પેકેજ ઇન્સ્ટોલ કરી શકો છો અથવા તમે જીયુઆઈ નો ઉપયોગ કરી પેકેજ ઇન્સ્ટોલ કરી શકો છો તેથી યાદ કરીને આ પેકેજો કાર્ટ અને ક્લાસ ઇન્સ્ટોલ કરો અને એકવાર તમે ઇન્સ્ટોલ કર્યા પછી તમે તે પેકેજોને લાઇબ્રેરી કમાન્ડનો ઉપયોગ કરીને લોડ કરી શકો છો જે આપણે પહેલાથી સમજાવી દીધું છે આપણે જોશું કે આ લેકચર સાથે જતા આ પેકેજીસ કેમ મહત્વપૂર્ણ છે અને લાઇબ્રેરી કેરેટ એ કન્ફયુઝન મેટ્રિક્સને બનાવવા માટે છે જે પ્રો રઘુ એ આના વિષે વાત કરી હશે જ્યારે ક્લાસિફાયરના આ પર્ફોમન્સ મેટ્રિક્સ વિશે વાત કરી હશે અને આ લાઇબ્રેરી ક્લાસ એ એક લાઇબ્રેરી છે જેમાં વિવિધ વર્ગીકરણ એલ્ગોરિધમ છે અને અહીં આપણે તેનો ઉપયોગ આ knn ના ઈમ્પ્લીમેનટેશન માટે કરીશું હવે ચાલો જોઈએ કે ડેટા કેવી રીતે વાંચી શકાય આપેલ લેસમાંથી અને આ કેસ માટે ડેટા બે લેસમાં આપવામાં આવી રહ્યો છે કારણ કે આપણે પહેલેથી જ સર્વિસ ટ્રેઇન્ડ ડેટા ડોટ સીએસવી અને સર્વિસ ટેસ્ટ ડેટા ડોટ સીએસવી જોયું છે તેથી આ ડેટાને સીએસવી ફાઇલોમાંથી વાંચવા માટે ફંક્શન જે આપણે વાપરીએ છીએ તે રીડ ડોટ સીએસવી ફંક્શન છે ચાલો જોઈએ કે આ રીડ ડોટ સીએસવી ફંક્શન શું લે છે અને તે શું આપે છે આ રીડ ડોટ સીએસવી ફાઇલ ટેબલ ફોર્મેટમાં ફાઇલ વાંચે છે અને તેમાંથી ડેટા ફ્રેમ બનાવે છે આ રીડ ડોટ સીએસવી ફંક્શનની વાક્યરચના નીચે પ્રમાણે છે રીડ ડોટ સીએસવી ફાઇલનું નામ અને રો નાં નામ ચાલો જોઈએ કે આ ઇનપુટ આર્ગ્યુમેન્ટ લે અને રો ડોટ નેમ્સ નો અર્થ શું છે ફાઇલ એ ફાઇલનું નામ આવશ્યક છે કે જેમાંથી તમારે ડેટા વાંચવો પડશે અને રો ડોટ નેમ્સ એ રો નો વેક્ટર છે જે કાં તો વેક્ટર આપતું વાસ્તવિક રો નું નામ અથવા એકલું મૂલ્ય હોઈ શકે છે જે ડેટા સેટમાં કઈ કોલમ માં રો ના નામ છે તે સ્પષ્ટ કરે છે ચાલો જોઈએ કે આ ચોક્કસ કેસમાં ડેટા કેવી રીતે વાંચી શકાય આપણે જોયું કે આ બંને ડોટ સીએસવી ફાઈલોમાં ડેટા આપવામાં આવ્યો છે તેથી આપણે ડેટા વાંચવા માટે રીડ ડોટ સીએસવી ફંક્શનનો ઉપયોગ કરી શકીએ છીએ આપણે રીડ ડોટ સીએસવી ની વાક્યરચનામાં જોયું છે કે આપણે ફાઇલનું નામ આપવું પડશે જે ફાઇલનું નામ સર્વિસ ટ્રેઇન ડોટ ડેટા છે જ્યાંથી હું ડેટા લોડ કરવા માંગુ છું હું આ ફાઇલનું નામ આપીશ અને આ હું સર્વિસ ટ્રેઈન ડેટા વેરીએબલ ને આપી રહ્યો છું જ્યારે હું આ કમાન્ડ ચલાવુ છું ત્યારે શું થાય છે તે સર્વિસ ટ્રેઇન નામની ડેટા ફાઈલ માંથી ડેટા વાંચે છે અને તે આ વેરીએબલને આપી દે છે જે ડેટા ફ્રેમના સ્વરૂપ માં છે તેવી જ રીતે તમે સર્વિસ ટેસ્ટ ડેટામાંથી ડેટા વાંચશો અને તેને વેરિયેબલ સર્વિસ ટેસ્ટને આપી શકો છો જે ડેટા ફ્રેમ છે R એન્વાયરમેન્ટમાં એકવાર તમે આ કમાન્ડને ચલાવશો ત્યારે તમને બે ડેટા ફ્રેમ દેખાશે જે સર્વિસ ટેસ્ટ અને સર્વિસ ટ્રેઇન છે જે આ 6 વેરીએબલના 315 અવલોકનો ધરાવે છે અને 6 વેરિયેબલ્સના 135 અવલોકનો ધરાવે છે યાદ છે કેમ આ 315 315 એ કારની સંખ્યા છે કે જે તેઓ સંપૂર્ણ રીતે ટેસ્ટ કરી શકે છે પરંતુ તેઓએ આ 315 માં આપ્યું છે 6 વેરીએબલ એ એટ્રીબ્યુટ છે જે સરળતાથી માપી શકાય તેવા છે અને એક કોલમ જે કહે છે કે તેને સર્વિસની જરૂર છે કે નહીં અને આ 135 કાર તેમની પાસે 6 વેરીએબલ છે તેઓએ બધા 5 એટ્રીબ્યુટ માપ્યા છે જે મહત્વપૂર્ણ છે અને છઠ્ઠું એટ્રીબ્યુટ પણ અહીં આપવામાં આવ્યું છે આપણે જોશું કે છઠ્ઠું એટ્રીબ્યુટ કેમ આપવામાં આવે છે અને સાથે આપણે આ લેકચરમાં આગળ વધીએ છીએ હવે ચાલો જોઈએ કે આ સર્વિસ ટ્રેઇન અને સર્વિસ ટેસ્ટ ડેટામાં શું છે આ સર્વિસ ટેસ્ટ અને સર્વિસ ટ્રેઇનમાં શું છે તે જોવાની એક રીત છે વ્યુ કમાન્ડનો ઉપયોગ કરીને આ વ્યુ કમાન્ડ તમને ડેટા ફ્રેમ જોવા માટે મદદ કરશે ઉદાહરણ તરીકે જો તમે સર્વિસ ટ્રેઈન ડેટા ફ્રેમમાં શું છે તે જોવા માંગતા હો તો તમારે શું કરવું છે આ વ્યુ સર્વિસ ટ્રેઈન તમારા એડિટર એન્વાયરમેન્ટમાં આના જેવું ટેબલ બતાવશે હવે તમે જોઈ શકો છો કે 1 2 3 4 5 6 એટ્રીબ્યુટ કેટલા છે અને જો તમે જુઓ છો કે આ પાંચ એટ્રીબ્યુટ છે જે સર્વિસની જરૂર છે કે નહીં તે ટેસ્ટ કરવા માટે માપવામાં આવે છે અને આ એટ્રીબ્યુટ મૂળભૂત રીતે કહે છે કે સર્વિસની જરૂર છે કે નહીં તેવી જ રીતે તમે સર્વિસ ટેસ્ટ ડેટા સેટ માટે જોઈ શકો છો જે અહીં બતાવેલ છે હમણાં માટે આપણે માનીશું તે એવી રીતે કાર્ય કરશે કે આપણે આ કોલમને જાણતા નથી અને આપણે આના પર પાછા આવીશું હવે જો તમે અહીં અવલોકન કરો છો તો ત્યાં 135 એન્ટ્રી છે જેના માટે તેઓએ સંપૂર્ણ ટેસ્ટ કરી નથી કે તેઓએ ફક્ત આ 6 એટ્રીબ્યુટ માપ્યા છે અને તેઓ એ જાણવા ઇચ્છે છે કે સર્વિસની જરૂર છે કે નહીં એ સંપૂર્ણ વિચાર છે જો કે તમે આ સર્વિસ ટેસ્ટ અને સર્વિસ ટ્રેઇન ડેટા સેટમાં શું છે તે જોયું છે હવે આ સર્વિસ ટ્રેઇનમાં આ એટ્રીબ્યુટ નો ડેટા પ્રકાર શું છે તે જાણવાની કોઈ રીત છે અને સર્વિસ ટેસ્ટ હવે પછીનો પ્રશ્ન છે જે ધ્યાનમાં આવે છે હવે ચાલો આપણે ડેટા અને થોડી વધુ વિગતને સમજીએ આપણે આજ સુધી જે જોયું છે તે છે સર્વિસ ટ્રેઇનમાં છ વેરીએબલોનાં 315 અવલોકનો છે સર્વિસ ટેસ્ટમાં 6 વેરિયેબલમાં 135 અવલોકનો હોય છે અને વેરીએબલ્સ જે ડેટા સેટમાં હાજર છે તે ઓઇલ ક્વોલિટી એન્જિન પર્ફોર્મન્સ નોર્મલ માઇલેજ ટાયર વિઅર એચવીએસી વિઅર અને સર્વિસ છે અને મેં કહ્યું તેમ મેં આ 5 એટ્રીબ્યુટ છે જે કારની સ્થિતિ વિશે જણાવે છે અને આ એટ્રીબ્યુટ ફક્ત કહે છે કે સર્વિસની જરૂર છે કે નહીં તે અહીં છે પ્રથમ પાંચ કોલમ કાર વિશેની વિગતો છે અને છેલ્લી કોલમ તે લેબલ છે જે કહે છે કે સર્વિસની જરૂર છે કે નહીં હવે આપણે આ સવાલ પૂછીએ કે આ દરેક એટ્રીબ્યુટના ડેટા પ્રકાર શું છે ડેટામાં રહેલા એટ્રીબ્યુટના ડેટા પ્રકાર કેવી રીતે મેળવવામાં આવે છે તેથી હવે આપણે ડેટા સમજી ગયા છીએ ચાલો જોઈએ કે ડેટાની રચના શું છે જ્યારે તમે કહો છો કે ડેટાના સ્ટ્રક્ચર તો તેનાથી આપણો અર્થ શું છે તમારી પાસે જે ડેટા સેટ છે તમારી પાસે ત્યાં શું વેરીએબલ છે અને તેના ડેટા પ્રકારો શું છે તેથી જે રીતે તમે ડેટામાં સ્ટ્રક્ચર મેળવશો તે આ સ્ટ્રક્ચર ફંક્શનનો ઉપયોગ કરી રહ્યું છે આ સ્ટ્રક્ચર ફંક્શન શું કરે છે સ્ટ્રક્ચર ફંક્શન R ઓબ્જેક્ટ ની આંતરિક રચનાને સચોટ રીતે પ્રદર્શિત કરે છે સ્ટ્રક્ચર ફંક્શન માટેની વાક્યરચના નીચે મુજબ છે સ્ટ્રક્ચર ફંક્શન એક ઇનપુટ આર્ગ્યુમેન્ટ લે છે જે એક ઓબ્જેક્ટ છે આ ઓબ્જેક્ટ શું છે આ ઓબ્જેક્ટ ચોક્કસ કોઈ પણ R ઓબ્જેક્ટ છે જેના વિશે તમે થોડી માહિતી મેળવવા માંગો છો હવે ચાલો આપણે બે ડોટ સીએસવી ફાઈલોમાંથી જે વાંચ્યું છે તે બે ડેટા ફ્રેમ્સનું સ્ટ્રક્ચર જોઈએ તમે સર્વિસ ટ્રેઈન ડેટા ફ્રેમનું સ્ટ્રક્ચર જોઈ શકો છો અહીં જો તમે સર્વિસ ટ્રેઈનની આ કમાન્ડ સ્ટ્રક્ચર ને એક્ઝિક્યુટ કરો છો તો તે નીચે આપેલી માહિતી આપે છે જે કહે છે કે સર્વિસ ટ્રેઈન એ ડેટા ફ્રેમ છે જેમાં 6 વેરિયેબલના 315 અવલોકનો હોય છે અને વેરિયેબલ એ ઓઈલ ક્વોલીટી એન્જિન પર્ફોર્મન્સ વગેરે છે અને તે કહેશે કે આ પાંચેય એટ્રીબ્યુટનો ડેટા પ્રકાર આંકડાકીય છે અને છેલ્લા એટ્રિબ્યુટ સર્વિસ એ બે લેવલ સાથેનું એક પરિબળ છે જેનો અર્થ છે કે આ એટ્રીબ્યુટમાં આપણી પાસે હા અથવા ના છે અને આ એક બે દરેક એન્ટ્રીને રજૂ કરે છે ઉદાહરણ તરીકે એક ના ને અનુરૂપ છે અને બીજું હા ને અનુરૂપ છે ચાલો સર્વિસ ટેસ્ટ ડેટા પર સ્ટ્રક્ચર કમાન્ડ વાપરીએ અને જોઈએ કે તેમાં શું છે આ આઉટપુટ તમે જોશો જ્યારે તમે આ કમાન્ડ અહીં ચલાવો છો તે કહે છે કે સર્વિસ ટેસ્ટ એ ડેટા ફ્રેમ પણ છે જેમાં 6 વેરીએબલના 135 અવલોકનો છે આ વેરીએબલ અહીં હાજર છે પ્રથમ 5 વેરીએબલ આંકડાકીય પ્રકારનાં વેરીએબલ છે અને સર્વિસ વેરીએબલ એ બે લેવલ સાથે નું પરિબળ છે જેમાં હા અથવા ના હોય છે આપણે ડેટાનું સ્ટ્રક્ચર જોઇ લીધું છે ચાલો આપણે આ પ્રશ્ન પૂછીએ કે કોઈ રીત છે કે જે મેં ડેટા વાંચ્યો છે તેનો મને સારાંશ આપે જવાબ હા છે તમે મેળવી શકો છો ડેટા સમ્મરી ફંક્શન થી મળે છે જરૂરી રીતે તે જે કરે છે તે આ સમ્મરી ફંક્શન સાથે આગળ વધતા આર્ગ્યુમેન્ટના ક્લાસ પર આધારિત વિશિષ્ટ મેથડને ઈનવોક કરે છે ઉદાહરણ તરીકે સમ્મરી ફંક્શન ડેટામાં આંકડાકીય એટ્રીબ્યુટ માટે 5 પોઇન્ટ સમ્મરીસારાંશ આપે છે સમ્મરી ફંક્શન માટે સિન્ટેક્સ નીચે મુજબ છે સમ્મરી ફંક્શન એક આર્ગ્યુમેન્ટ લે છે જે એક ઓબ્જેક્ટ છે આ ઓબ્જેક્ટ કોઈ પણ R ઓબ્જેક્ટ છે જેના વિશે તમે થોડી માહિતી મેળવવા માંગો છો ચાલો આપણા ડેટા ફ્રેમ્સ પર સમ્મરી ફંક્શન નો ઉપયોગ કરીએ જે આપણે લોડ કર્યું છે અને પરિણામ શું છે તે જોઈએ તેથી જ્યારે આપણે આ કમાન્ડ સમ્મરી ઓફ સર્વિસ ટ્રેઈન એક્ઝીક્યુટ કરીશું ત્યારે તમને બધા આંકડાકીય વેરીએબલ વિશેની વિગતો મળશે જે સરેરાશ સાથેની 5 પોઈન્ટ સમ્મરી છે અને આ સર્વિસ વેરિયેબલ માટે છે જે સ્પષ્ટ વેરીએબલ છે જે સ્પષ્ટ કહે છે કે કોઈ ચોક્કસ એટ્રીબ્યુટમાં કેટલા ના મૂલ્યો છે અને ચોક્કસ એટ્રીબ્યુટમાં કેટલા હા મૂલ્યો છે તે આપે છે તમે સર્વિસ ટેસ્ટ પર સમાન રીતે સમ્મરીનો ઉપયોગ કરી શકો છો અને તમે જોઈ શકો છો કે તે તમને બધા આંકડાકીય વેરીઅબલ માટે 5 પોઇન્ટ સમ્મરી પાછી આપશે અને તે તમને સર્વિસ ટેસ્ટ માં ના મૂલ્યો અને હા મૂલ્યોની સંખ્યા પરત આપશે ચાલો આ નંબરને ધ્યાનમાં રાખીએ કે સર્વિસ ટેસ્ટમાં આપણી પાસે 99 ના મૂલ્ય છે અને 36 હા મૂલ્ય છે મેં પહેલા કહ્યું તેમ આપણે એવી રીતે કાર્ય કરવા જઈ રહ્યા છીએ કે આપણે સાચા હા અને ના કોઈ મૂલ્યોને જાણતા નથી અને તેમાંથી હા કોણ છે અને તેમાંથી ના કોણ છે તે નક્કી કરવા માટે આપણે કેએનએનનો ઉપયોગ કરીએ છીએ હવે ચાલો આપણે મહત્વપૂર્ણ કાર્ય કરીએ કારણકે જ્યાં સુધી આ લેકચરની વાત છે જે R માં k નીઅરેસ્ટ નેબર્સનું ઈમ્પલીમેન્ટેશન છે જેમ કે મેં કહ્યું છે કે આ k નીઅરેસ્ટ નેબર્સને ઈમ્પલીમેન્ટ કરવા માટે આપણે જે ફંક્શનનો ઉપયોગ કરીએ છીએ તે કેએનએન છે આ કેએનએન ઘણી આર્ગ્યુમેન્ટ લે છે પરંતુ મેં થોડા લિસ્ટ કર્યા છે જે ખૂબ જ મહત્વપૂર્ણ છે જ્યાં સુધીઆ કોર્સની વાત છે તે આર્ગ્યુમેન્ટ માં ટ્રેઈન ટેસ્ટ cl અને k લે છે ચાલો જોઈએ કે આ દરેકનો અર્થ શું છે ટ્રેઈન એ જરૂરી ટ્રેનીંગ સેટ કેસોનો મેટ્રિક્સ અથવા ડેટા ફ્રેમ છે તેનો અર્થ એ કે તમારે બધા ડેટા આપવાની જરૂર છે આ કિસ્સામાં આ અમારી સર્વિસ ટ્રેઈન ડેટા ફ્રેમ છે અને આ ટેસ્ટ સેટ કેસો માટે મેટ્રિક્સ અથવા ડેટા ફ્રેમ છે આ સ્થિતિમાં આપણું ટેસ્ટ મેટ્રિક્સ અથવા ડેટા ફ્રેમ શું હશે તે આપણી સર્વિસ ટેસ્ટ ડેટા ફ્રેમ હશે આ cl એ કોઈ ટ્રેનીંગ સેટ ના સાચા વર્ગીકરણનું એક પરિબળ છે અને આ k અગત્યનું પેરામીટરparameter છે જે નેબર્સ ની સંખ્યા ધ્યાનમાં લેવી જરૂરી છે જયારે તમે આ અલ્ગોરિધમ વાપરો છો કે જે આ બહુમતી મતના માપ પર કાર્ય કરે છે ચાલો હવે આપણે આપણા ડેટા પર આ કેએનએન ઈમ્પલીમેન્ટ કરીએ તમે તે કેવી રીતે કરી શકો છો તેથી તમે જે રીતે કરો છો તે નીચે મુજબ છે અહીં કેટલીક કમેન્ટ છે ચાલો આપણે તે કમેન્ટ શું છે તેનો અભ્યાસ કરીએ તેથી આપણે પહેલાનાં લેકચરમાં જોયું તેમ k નીઅરેસ્ટ નેબર એ લેઝી અલ્ગોરિધમ છે અને ટેસ્ટિંગ ડેટા સેટ સાથે સીધું પ્રીડીકટ કરી શકે છે તે ટ્રેનીંગ અને ટેસ્ટિંગ ડેટા સેટ અને રસ ધરાવતા વેરીએબલને સ્વીકારે છે જે પરિણામ ક્લાસિકલ વેરિયેબલ છે અને પેરામીટર k જેમ કે મેં ઉલ્લેખ કર્યો છે તે વર્ગીકરણ માટે ધ્યાનમાં લેવામાં આવતા નીઅરેસ્ટ નેબર્સની સંખ્યાને નિર્દેશ કરવાનું છે તેથી હું જે રીતે આ કેએનએન એલ્ગોરિધમને ઈમ્પલીમેન્ટ કરું છું તે આ કેએનએન કમાન્ડ દ્વારા થાય છે ટ્રેનીંગ ડેટા સેટ તરીકે હું મારી બધી સર્વિસ ટ્રેઈન ડેટા સેટ આપીશ યાદ રાખો કે મારે અહીં નેગેટીવ 6 છે હું તે વિશે પછીથી વાત કરીશ અને ટેસ્ટિંગ ડેટા જે મેં આપ્યો છે તે છઠ્ઠી કોલમ સિવાય સર્વિસ ટેસ્ટમાંના એટ્રીબ્યુટ છે અને ક્લાસ વેરીઅબલમાં મેં મારા વર્ગીકરણ પેરામીટર તરીકે આ છઠ્ઠી કોલમ આપી છે અને ચાલો આપણે કહી શકીએ કે હું એક કેએનએન બનાવવા માંગુ છું જે નીઅરેસ્ટ નેબર્સની સંખ્યા 3 લે છે તેથી આ કેએનએન ફંક્શન માટે આ ઇનપુટ આર્ગ્યુમેન્ટ છે જ્યારે હું અહીં આ કમાન્ડ ચલાવુ છું ત્યારે તે ટેસ્ટ ડેટા સેટ માટેના લેબલ્સની ગણતરી કરશે અને તેમને આ પ્રીડીકટેડ કેએનએનમાં સંગ્રહિત કરશે હું તમને આવનારી સ્લાઇડમાં પરિણામ બતાવીશ તે દરમિયાન આપણને સર્વિસ ટ્રેઈનના ચોરસ બ્રેકેટનું અર્થઘટન કરીએ અને 6 નો અર્થ એ છે કે જો તમને યાદ હોય તો જો કે સર્વિસ ટ્રેઈન ડેટા ફ્રેમ્સ લેક્ચર્સમાંની ડેટા ફ્રેમ છે અહીં જે વાક્ય છે તેનો અર્થ એ છે કે સર્વિસ ટ્રેઈન ડેટા ફ્રેમમાં બધી રો લે છે અને છઠ્ઠી કોલમ બાકી રાખે છે જે તે કહે છે આ કમાન્ડ અહીં છેલ્લી કોલમ સિવાય સર્વિસ ટ્રેઈનમાં માહિતી આપે છે એ જ રીતે આ કમાન્ડ અહીં સર્વિસ ટેસ્ટમાં છેલ્લી કોલમ સિવાયની માહિતી આપે છે અને સર્વિસ ટ્રેઈન ડોલર સિમ્બોલ સર્વિસ એલ્ગોરિધમ માટે વર્ગીકરણ પરિબળ તરીકે ટ્રેનીંગ ડેટાની છેલ્લી કોલમ આપે છે એકવાર તમે આ બધા પેરામીટર્સ આપી દો આ ચલાવો કેએનએન ટેસ્ટ ડેટા પોઇન્ટનું વર્ગીકરણ કરશે અને ત્યારબાદ આ પ્રીડીકટેડ કેએનએનમાં લેબલ્સ સ્ટોર કરશે ચાલો આપણે પરિણામો અને આ પ્રીડીકટેડ કેએનએનમાં શેનો સમાવેશ છે તે જોઈએ તેથી આપણે પહેલાની સ્લાઇડમાં જોયું તેમ પ્રીડીકટેડ કેએનએન એ એલ્ગોરિધમનું આઉટપુટ છે જેમાં સ્પષ્ટ વેરીએબલ હા કે ના છે જે ટેસ્ટ ડેટામાં દરેક કેસ માટે સર્વિસની જરૂર છે કે નહીં તે સૂચવે છે જ્યારે તમે આ પ્રીડીકટેડ કેએનએન પ્રિન્ટ કરો છો ત્યારે આ તમે જુઓ છો તે આઉટપુટ છે તે આવશ્યકપણે કહે છે કે તમારી પાસેના આ 135 મૂલ્યોમાં પ્રથમ કારને કોઈ સર્વિસની જરૂર નથી અને બીજી કારને કોઈ સર્વિસની જરૂર નથી અને 23 મી કારને સર્વિસની જરૂર છે અને વગેરે તેથી આ તે છે કેએનએન અલ્ગોરિધમ કાર્ય કરે છે અને તમે ખરેખર ટેસ્ટ કાર વર્ગીકૃત કરવાનું તમારું કામ પૂરું થયું કે સર્વિસની જરૂર છે કે નહીં જ્યારે તમારી પાસે સાચું મૂલ્ય જાણવાની આ મોટી ઈચ્છા નથી હોતી ત્યારે તમે અહીં અટક્યા છો પરંતુ R કેસમાં જે બન્યું તે છે આપણી પાસે પહેલેથી જ સાચા મૂલ્યો છે કે શું આ ડેટા માટે સર્વિસની જરૂર છે કે નહીં તે આપણી પાસે જે સેટ છે તેના માટે છે હવે જ્યારે તમારી પાસે સાચા ક્લાસને જાણવાની આ ઈચ્છા હોય ત્યારે તમે જેને કન્ફ્યુઝન મેટ્રિક્સ કહેવાય છે તે પેદા કરી શકો છો અને તમે આ કેટલું સારું આ વર્ગીકૃત કર્યું છે તે જોઈ શકો છો તેથી આ કન્ફયુઝન મેટ્રીક્સ પેદા કરવાની બે રીત છે એક તમે જાતે જ કન્ફયુઝન મેટ્રીક્સ પેદા કરી શકો છો બીજી રીતે આ કેરેટ પેકેજનો ઉપયોગ કરીને જે કન્ફયુઝન મેટ્રીક્સ પેદા કરી શકે છે તેની સાથે ઘણા બધા પેરામીટર્સ જેની સાથે પ્રો રઘુ એ તેના પર્ફોર્મંસ મેટ્રિક્સ લેકચરમાં જે વાત કરી છે ચાલો જોઈએ કે આ કન્ફયુઝન મેટ્રીક્સ જાતે કેવી રીતે બનાવી શકાય તેથી આ પ્રીડીકટેડ કેએનએન એ લેબલ્સ છે કે જે કેએનએન અલગોરિધમની મદદથી સુરક્ષિત છે અને જ્યારે તમે અહીં આ કમાન્ડનું અવલોકન કરો છો ત્યારે આ સર્વિસ ટેસ્ટ ડેટા ફ્રેમની છેલ્લી કોલમ સર્વિસની જરૂર છે કે નહીં તે માટે સાચા લેબલ જણાવે છે જ્યારે હું ટેબલ બનવું છું ત્યારે તે આકસ્મિક ટેબલ પેદા કરે છે અને તે આ કન્ફયુઝન મેટ્રીક્સમાં પરિણામ સ્ટોર કરે છે જ્યારે હું આ કન્ફયુઝન મેટ્રીક્સ પ્રિન્ટ કરું છું ત્યારે પરિણામ જે હું જોઉં છું તે નીચે મુજબ છે આ પ્રીડીકશન ના અને હા છે અને આ સાચી ના અને હા છે યાદ કરો કે આપણે તમારી ટેસ્ટ ડેટા સર્વિસમાં 99 કારો માટે જરૂરી નથી અને 36 કાર માટે સર્વિસની આવશ્યકતા છે આ કેએનએન એ તે બધાને બરાબર પ્રીડીકટ કર્યા છે આ કન્ફયુઝન મેટ્રીક્સ છે આપણે આ જે જોયું છે તે છે કે તમે જાતે કન્ફયુઝન મેટ્રીક્સ બનાવો છો એકવાર તમારી પાસે આ કન્ફયુઝન મેટ્રીક્સ થઈ જાય પછી તમે એકયુરસીની ગણતરી કરી શકો છો તેથી તમે એકયુરસીની ગણતરી કેવી રીતે કરો છો તે પ્રો રઘુના પેર્ફોર્મન્સ મેટ્રિક્સ લેકચરમાં એકયુરસીનું સૂત્ર આપવામાં આવ્યું છે અનિવાર્યપણે હું ડાયોગ્નલ એલીમેન્ટ્સ લઈ રહ્યો છું જે સાચી રીતે પ્રીડીકટ થયેલા મૂલ્ય ડીવાયડેડ બાય સર્વિસ ટેસ્ટમાંની કુલ સંખ્યા છે જ્યારે તમે ડીવાયડ કરો છો તે તમે એકયુરસી મેળવશો જે 99 36 એ 135 છે અને સર્વિસની n મી રો પણ 135 છે આ કમાન્ડ અહીં ડીઆઈએજી ઓફ કન્ફયુઝન મેટ્રીક્સ આ એલિમેન્ટ 99 અને 36 લે છે અને અમુક કમાન્ડ તેનો સરવાળો કરશે અને જ્યારે તમે તેને સર્વિસ ટેસ્ટની રો ની સંખ્યા સાથે ડીવાઇડ કરો છો તો તે 135 બાય 135 છે ત્યારે તમને કેએનએનની એકયુરસીનું મૂલ્ય 1 તરીકે મળશે ત્યારથી કેએનએન બધા જ ના કેસને સાચા ના માં અને બધા જ હા કેસને સાચા હા પ્રીડીકટ કરવામાં ગોઠવવામાં આવે છે કે એકયુરસી 1 છે આ રીતે તમે જાતે કન્ફયુઝન મેટ્રીક્સ બનાવો છો હવે ચાલો જોઈએ કે કેરેટ પેકેજ અને કમાન્ડ કન્ફયુઝન મેટ્રીક્સનો ઉપયોગ કરીને આ કન્ફયુઝન મેટ્રીક્સ કેવી રીતે બનાવી શકાય તેથી કન્ફયુઝન મેટ્રીક્સ પેદા કરવાનો કમાન્ડ જે આ કેરેટ પેકેજમાં છે તે કન્ફયુઝન મેટ્રીક્સ છે અને ઇનપુટ આર્ગ્યુમેન્ટ કે જે તમારે આપવાની જરૂર છે તે પ્રીડીકટ કરેલ લેબલ્સ અને સાચા લેબલ્સ છે જ્યારે તમે આ બે આર્ગ્યુમેન્ટ પસાર કરો છો ત્યારે આ કન્ફયુઝન મેટ્રીક્સ છે જે કન્ફયુઝન મેટ્રીક્સની પેદા કરે છે છે તે અન્ય ઘણા પેરામીટર્સ પેદા કરશે આપણે જાતે જ એકયુરસીની ગણતરી કરી છે આપણે જોયું છે કે તે 1 છે તમે હવે કન્ફયુઝન મેટ્રીક્સ ફંક્શનની પણ તુલના કરી શકો છો જે આ એકયુરસીને 1 તરીકે આપે છે આ કન્ફયુઝન મેટ્રીક્સની સાથે આપણે સેન્સીટીવીટી સ્પેસીફીસીટી વગેરે જેવા પેરામીટર્સ પણ મળશે તેથી આ કેસમાં તમારી પાસે સેન્સીટીવીટી 1 અને સ્પેસીફીસીટી 1 હોવાનું કારણ એ છે કે બધા પોઝીટીવ ક્લાસને યોગ્ય રીતે વર્ગીકૃત કરવામાં આવે છે બધા નેગેટીવ ક્લાસને પણ યોગ્ય રીતે વર્ગીકૃત કરવામાં આવે છે આ જ કારણ છે કે તમારી પાસે એક અને એક આદર્શ મૂલ્યો છે સેન્સીટીવીટી અને સ્પેસીફીસીટી તેથી બેલેન્સ એકયુરસી એ ફરીથી સેન્સીટીવીટી સ્પેસીફીસીટી બાય 2 જે 2 બાય 2 છે તે 1 છે તેથી આ તે રીતે છે કે Rમાં આ કેએનએનના અલગોરિધમને ઈમ્પ્લીમેન્ટ કરી શકાય સારાંશમાં આપણે આ લેકચરમાં જે જોયું છે તે છે કે ડોટ સીએસવી ફાઇલોને કેવી રીતે વાંચવી સ્ટ્રક્ચર અને સમ્મરી ફંક્શનનો ડેટા પ્રકારો અને R ઓબ્જેક્ટનો સારાંશ જાણવા અને k નીઅરેસ્ટ નેબર્સ અલ્ગોરિધમનું ઈમ્પલીમેન્ટેશન કેવી રીતે કરવું રીતે કરવો જે સુપરવાઇસ્ડ લર્નિંગ અલ્ગોરિધમ છે જેને લેબલવાળા ડેટાની જરૂર હોય તેના માટે ઉપયોગ કર્યો છે અને આપણે આ પણ જોયું છે કે આ k નીઅરેસ્ટ નેબર્સ અલ્ગોરિધમના ઈમ્પલીમેન્ટેશન માટે કેવી રીતે આ કેએનએન ફંક્શનનો ઉપયોગ કરવો તેથી આ સાથે આપણે R માં કેએનએન અલ્ગોરિધમનું કેવી રીતે ઈમ્પલીમેન્ટેશન કરવું તે અંગેના આ ટ્યુટોરીયલ સત્રને સમાપ્ત કરીએ છીએ હવે પછીના લેકચરમાં પ્રો રઘુ આ કે મીન્સ ક્લસ્ટરીંગ અલ્ગોરિધમ વિશે વાત કરશે જેના પછી હું કે મીન્સ ક્લસ્ટરીંગ ના ઈમ્પલીમેન્ટેશન પર ના એક કેસ સ્ટડી સાથે પાછો આવીશ